એન્ટેના પરના NPTEL કોર્સના આ 40 મા લેકચરમાં આપનું સ્વાગત છે આ લેકચરમાં આપણે એન્ટેનાના મેઝરમેન્ટ જોશું છેલ્લા 39 લેકચરમા આપણે એન્ટેનાના વિશ્લેષણ માટે વિવિધ એનાલીટીકલ મેથડ્સ વિશ્લેષણાત્મક પદ્ધતિઓ analytical methods જોઇ છે આપણે એન્ટેના એનાલિસિસ સિન્થેસિસ માટે કેટલીક સંખ્યાત્મક તકનીકોની સહાય પણ લીધી હતી ઘણીવાર ઘણા એન્ટેના તેમના કોમ્પ્લેક્ષ જટિલcomplex સ્ટ્રક્ચરલ ગોઠવણીને કારણે અને એક્સાઈટેશન ઉત્તેજનાexcitation ની પદ્ધતિઓ વિશ્લેષણાત્મક રીતે તપાસ કરી શકાતી નથી તેથી તેમ છતાં તે પ્રકારનું એન્ટેનાની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે કારણ કે વિવિધ આધુનિક વિશ્લેષણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિશ્લેષણ સાધનો જેવા કે CST માઇક્રોવેવ સ્ટુડિયો અને અન્ય મોમેન્ટ મેથડ અથવા ફાઈનાઈટ એલેમેન્ટ મેથડ વગેરે પર આધારિત અથવા FDTD અથવા FTD તેથી તેઓનો વિકાસ થયો છે જે વિવિધ સ્ટ્રક્ચર કરે છે પરંતુ હજી પણ કેટલાક કિસ્સાઓમાં ઉદાહરણ તરીકે હું આપી શકું છું કે આ UWB એન્ટેના મેટામેટ્રિયલ લેન્સ સાથે તે હમણાં સુધી હાજર હોઈ શકતું નથી કોઈપણ સ્ટ્રક્ચર ઇલેક્ટ્રોમેગ્નેટિક ટૂલથી વિશ્લેષણ કરી શકાતું નથી તેથી તે હંમેશાં નવા ઉત્પાદન સાથે જોડાય છે કેટલાક કિસ્સાઓ હશે જે વસ્તુઓ દ્વારા થઈ શકતા નથી તેથી જ હંમેશા આપણને engineer's antenna ની પણ જરૂર હોય છે એન્જિનિયરને જાણ હોવી જોઈએ કે એન્ટેનાના વિવિધ પરિમાણો કેવી રીતે મહત્ત્વના રેડિયેશન પરિમાણોને માપવા જોઈએ અને તે પણ જરૂરી છે કારણ કે વિશ્લેષણ દ્વારા તમે જે મેળવી રહ્યા છો તે સાધન દ્વારા અથવા તમારા દ્વારા જે કંઇ પણ છે જે મેઝરમેન્ટ સાથે માન્ય રાખવાની જરૂર છે તેથી એન્ટેનાના પરિમાણોને માપવા એ એક અગત્યની બાબત છે પરંતુ કોઈપણ માઇક્રોવેવ મેઝરમેન્ટની જેમ આ એન્ટેનાના માપમાં પણ ચોક્કસ ખામીઓ અથવા ભૂલની ચોક્કસ તક અને અમુક મુશ્કેલીઓ છે તેમાંથી એક ધારો કે હું પેટર્ન માપવા માંગુ છું હવે એન્ટેનાનું અંતર લેમ્બડા દ્વારા 2D ચોરસ પર મૂકવાની જરૂર છે હવે જો હું તે ન કરું તો મને કંઈક મળશે અને જો મને ખબર ન હોય કે તે માપ છે તે નજીકના ક્ષેત્રમાં લેવામાં આવ્યું છે પછી મને થોડી ખોટી પેટર્ન મળશે તેથી તે બાબત એ છે કે આપણે ખરેખર દૂરના ક્ષેત્રમાં છીએ કે નહીં તેની ખાતરી કરવાની જરૂર છે જે એન્ટેના કયો છે તેના પર નિર્ભર છે કયો એન્ટેના સાઈઝમાં રેડિયેટીંગ છે તરંગલંબાઇ પણ ઘણા કિસ્સાઓમાં પણ એન્ટેનાને ઓપરેટિંગ એન્વાયરમેન્ટથી મેઝરીંગ સાઈડથી ખસેડવાનું અવ્યવહારુ છે ધારો કે હું ઉદાહરણ લઈ શકું છું કે તમે શિપબોર્ન એન્ટેનાને માપવા માંગો છો હવે એવું છે કે જો તમે તેને જહાજથી લઈ જાઓ અને માપશો તો તેમાં કંઇક અલગ રેડિયેશનની લાક્ષણિકતા હશે તે પછી તે પર્યાવરણનું સંચાલન કરે છે કારણ કે પરસ્પર જોડાણ અને અન્ય વસ્તુઓની નિકટતા વગેરે પરંતુ શિપ તમે આવીને મેઝરમેન્ટ વસ્તુઓમાં મૂકી શકતા નથી તેથી પણ લોકોએ તે કેવી રીતે કરવું તે દૂર કર્યું છે પરંતુ હજી પણ આ બધા પડકારો છે તો આજે બહારના વાતાવરણમાં શુદ્ધ વાતાવરણ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ત્યાં દરેક જગ્યાએ મોબાઈલ ફોન્સ છે ત્યાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારના કોમ્યુનિકેશન્સ છે તેથી હંમેશાં તમને આઉટડોરમાં કેટલાક દખલ સંકેતો મળે છે તે જ રીતે ઈન્ડોર સેફ પ્રોબ્લેમ એ ઇન્ડોરમાં છે કે તમારી પાસે ખરેખર કોઈ ક્ષેત્રની રેન્જ હોય તેટલી જગ્યા નથી પછી સ્વાભાવિક રીતે માઇક્રોવેવ મેઝરમેન્ટ પ્રયોગો તે સાધન ત્યાં ખૂબ ખર્ચાળ છે તેથી આ બધી સમસ્યાઓ ઊભી થાય છે પરંતુ આપણે જોશું કે લોકોએ તેને દૂર કરવા માટે કેટલીક વિશેષ તકનીકો વિકસાવી છે તેમાંથી એક એવી તકનીક છે જે તમે નજીકના ક્ષેત્રમાં કેટલાક એન્ટેનાને માપી લો છો તમે સિગ્નલ પ્રક્રિયા દ્વારા કરી શકો છો જે તમે મેળવી શકો છો નજીકના ક્ષેત્રથી દૂરના ક્ષેત્રમાં પરિવર્તન અને તમે આગાહી કરી શકો છો કે દૂરનું ક્ષેત્ર શું છે તેથી એક બાબત એવી પણ છે કે ધારો કે તમારી પાસે ખૂબ મોટી જગ્યા નથી તો તમે રીફ્લેકટર્સ પરાવર્તકો reflectors નો ઉપયોગ કરી શકો છો અને પ્લેન તરંગો બનાવી શકો છો કારણ કે દૂરના ક્ષેત્રમાં આપણે માની લઈએ છીએ કે એન્ટેના પર જે તરંગો આવે છે તે પ્લેન તરંગો છે હવે પ્લેન તરંગો બનાવવા માટે તમારે ઘણાં અંતરની જરૂર પડશે પરંતુ તમે આપણા પેરાબોલા રીફલેક્ટર જેવા રિફ્લેક્ટરનો ઉપયોગ કરી શકો છો જેથી રિફલેક્ટર ખૂબ જ સુક્ષ્મ પ્રતિબિંબક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા પરાવર્તક અને ટૂંકી જગ્યામાં તમે પ્લેન તરંગોને મૂકી શકો છો જેને કોમ્પેક્ટ રેન્જ કહેવામાં આવે છે તેવી જ રીતે લોકોએ ઈન્ટરફેરન્સ દખલ interference ની સમસ્યા પણ કરી છે લોકોએ ત્યાં એન્કોકોઇક ચેમ્બર બનાવ્યા છે અને જેથી બહારની પડઘો ન આવે અંદરથી કોઈ પડઘો ન આવે તે માટે લોકોએ હલ કર્યો છે આ વિવિધ વસ્તુઓ છે તેથી આપણે આમાંની કેટલીક જોશું કે જ્યાં મેઝરમેન્ટ થાય છે તેમને એન્ટેના રેન્જ કહેવામાં આવે છે એન્ટેના મેઝરમેન્ટ સામાન્ય રીતે લેવામાં આવે છે તેથી તેમને રેંજ કહેવામાં આવે છે હવે સામાન્ય રીતે બે પ્રકારની રેન્જ હોય છે એક રીફ્લેક્શન રેન્જ બીજી સ્પેસ રેન્જ આપણે ડાયાગ્રામ જોઈ શકીએ છીએ તે રીફ્લેક્શન રેન્જ છે જે તમારી પાસે ટ્રાન્સમિટ કરતી એન્ટેના હોય છે સામાન્ય રીતે લોક પીરીયોડીક એન્ટેના સારા કેન્ડીડેટ હોય છે પછી ઊચાઇ પર અને અનુકૂળ ડિઝાઇનવાળી ઊચાઇમાં તમને ટ્રાન્સમિટ રીસીવિંગ એન્ટેના અને તમે જુઓ છો કે રેન્જની સપાટીથી જમીનનું પ્રતિબિંબ તે જ તેથી ડિઝાઇન કરેલું છે કે ડિરેક્ટરી અને પ્રતિબિંબિત કિરણ બંને તેઓ એક સાથે અહીં જાય છે તેથી ત્યાં કોઈ બાંધકામ એક વસ્તુ રચનાત્મક દખલ કરે છે અને તે દ્વારા તમે પેટર્નને માપશો તેથી આને રીફ્લેક્શન પ્રકારની રેન્જ કહેવામાં આવે છે તેથી આ ખરેખર અહીં એક યોગ્ય રચના દ્વારા એક સ્થાન બનાવે છે તે ટેસ્ટ એન્ટેનાના ક્ષેત્રમાં કન્સ્ટ્રકટીવ ઈન્ટરફેરન્સ રચનાત્મક દખલ constructive interference બનાવે છે જેને ક્વાઈટ ઝોન પણ કહેવામાં આવે છે તેથી ત્યાં તમે જમીનમાંથી અનુકૂળ પ્રતિબિંબનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે હવે અહીં બીજી પ્રકારની રેન્જ્સ છે જેને ફ્રી સ્પેસ રેન્જ કહેવામાં આવે છે તેથી ફ્રી સ્પેસ રેન્જમાં તમે માની લો છો કે પ્લેન વેવ્સ આવી રહી છે તો એક બાબત એ છે કે તમે આની જેમ એલિવેટેડ રેન્જ ધરાવી શકો છો તમે સોર્સ એન્ટેના અને ટેસ્ટ એન્ટેના જોશો અને વચ્ચે કોઈ અવરોધ ન હોવો જોઈએ અને તમે પણ જોશો કે જમીન સારી હોવી જોઈએ અને ટેરેઈન ભૂપ્રદેશterrain માંથી કોઈ પણ પ્રતિબિંબ ન હોવું જોઈએ તેથી પછી સોર્સ એન્ટેના પ્રકાશિત કરે છે અને ટેસ્ટ એન્ટેના મેળવે છે પરંતુ આજકાલ હાઈ રાઈઝ બિલ્ડીંગ સાથે આ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે અગાઉ ત્યાં જ્યાં વિવિધ સ્થળોએ લોકો આ માટે એન્ટેનાની રેન્જ ધરાવતા હતા પરંતુ આજકાલ આ વસ્તુ સામાન્ય રીતે જતી રહી છે તેથી લોકો આજકાલ શું કરે છે તેથી તેઓ સ્લેંટ રેન્જ બનાવે છે તેથી સ્લેંટ રેન્જમાં તમારી પાસે ટેસ્ટ એન્ટેના ટાવર પર મૂકવામાં આવ્યું છે અને સોર્સ એન્ટેના તે ટાવર પર નથી જે જમીન ઉપર મૂકવામાં આવે છે અને યોગ્ય રીતે રચાયેલ પણ તમે વિશિષ્ટ પ્રતિબિંબને દૂર કરો છો હવે સ્લેંટ રેન્જ્સ એ જગ્યાનો વધુ સારી રીતે ઉપયોગ કરશે કારણ કે તેમના માટે તમારે ખૂબ ઊંચા ટાવરની જરૂર નથી કારણ કે આમાં એલીવેશનના કિસ્સામાં પછી લોકો આવ્યા છે જેમ મેં કહ્યું હતું કોમ્પેક્ટ રેન્જ સાથે કોમ્પેક્ટ રેન્જમાં શું છે તે ટેસ્ટ એન્ટેનાને ઓફસેટ રિફ્લેક્ટરના ફીડ તરીકે મૂકવામાં આવે છે અને આ ફીડ રેન્જ રિફ્લેક્ટર પર મૂકવામાં આવે છે આ એક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ઉચ્ચ ચોકસાઇ છે તે ખરેખર RMS ભૂલ છે કારણ કે આપણે જોયું છે કે જ્યારે પેરાબોલાઇડ વસ્તુની ચર્ચા કરવામાં આવે છે ત્યારે RMS ભૂલ ખૂબ ઓછી છે તેથી આના પ્રતિબિંબ પછી આ એક પ્લેન વેવ બની જાય છે તેથી હવે તમે અહીં ટેસ્ટ એન્ટેના મૂકી શકો છો અને તમે તમારી વસ્તુઓ બનાવી શકો છો તેથી આ એક ફીડ એન્ટેના છે જે પ્રકાશિત કરે છે અને ખૂબ જ ટૂંકી જગ્યામાં તમે આના દ્વારા પ્લેન વેવ્સ બનાવી શકો છો તેથી આના દ્વારા અહીં ટેસ્ટ એન્ટેના પ્રકાશિત થાય છે પરંતુ આ ખૂબ ખર્ચાળ છે પરંતુ આધુનિક આ ઉડ્ડયન ઉદ્યોગ પછી મિસાઇલ ઉદ્યોગ વગેરે પછી પ્લેન ઉદ્યોગ તેમની પાસે આ પ્રકારની રેન્જ ધરાવે છે પછી તમારી પાસે એનિકોઇક ચેમ્બર છે એનોકોઇક ચેમ્બર્સનો અર્થ છે તમે આજુબાજુ એબસોર્બર મૂકો છો અને પછી તમારી પાસે એક સ્રોત છે અને આંતરિક રીતે તમે અહીંથી સાઈડ વોલથી જોશો ત્યાં પ્રતિબિંબ છે તેથી તે એટલું રચાયેલ છે કે તમામ પ્રતિબિંબે રચનાત્મક રીતે એક સાથે આવે છે ત્યાં પણ એન્ચેકોઇક ચેમ્બર હોય છે જેને કેટલીકવાર સેમી એન્ચેકોઇક ચેમ્બર કહેવામાં આવે છે ખરેખર જો તમારી પાસે ગ્રાઉન્ડ રિફ્લેક્શન્સ ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હોય તો તે સેમી એનાકોઇક કહેવાય છે પરંતુ જો તમારી પાસે ગ્રાઉન્ડ રિફ્લેક્શન છે જે સંપૂર્ણ એનોકોઇક ચેમ્બર છે તો તેનો લંબચોરસ આકાર હોઈ શકે છે અને હંમેશાં એક ઉત્તમ ક્ષેત્ર બનાવવામાં આવે છે જ્યાં તમને અહીં સારી કન્સ્ટ્રકટીવ ઈન્ટરફેરન્સ મળે છે તેથી તે ક્વાઈટ ઝોન સામાન્ય રીતે 3 મીટર બાય 3 મીટર અથવા 1 મીટર બાય 1 મીટર વગેરે જેથી તે વસ્તુની લાક્ષણિકતા હોય હવે આ શોષક ત્યાં RF એબસોર્બર છે તેઓ એકદમ ખર્ચાળ છે અને તેમનું કદ મહત્વનું છે ખરેખર તેઓ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે તેઓ પોતાનું વજન શોષી લે છે જેનું તે બિલકુલ પ્રતિબિંબિત કરતા નથી અને બહાર પણ એક મેટલીક એન્કલોઝર છે જેથી બહારથી કોઈ દખલ ન થાય આવે છે હવે સ્રોત સામાન્ય રીતે વાઈડબેન્ડ સોર્સ હોય છે કારણ કે આપણી પાસે TEM હોર્ન છે જે UWB એપ્લિકેશન માટેનો લાક્ષણિક સ્રોત છે તેથી તમારી પાસે આ હવે એક છે આ એનોકોઇક ચેમ્બરો ફેલાયેલી છે નાના નાના મથકોમાં પણ આ એનાકોઇક ચેમ્બર છે એક ટેપર્ડ એનોકોઇક ચેમ્બર પણ છે તેથી તમે અહીં જોશો કે આ ટેપરિંગને કારણે બાજુનું પ્રતિબિંબ આવતું નથી તેથી તે જગ્યાને વધુ અસરકારક રીતે ઉપયોગમાં લે છે હવે આ કેટલાક આ ઓબ્સર્વરસ છે ખરેખર આ બીજી વસ્તુ GTEM સેલ પણ ખરેખર એક નાની જગ્યામાં છે જો તમે પ્લેન તરંગ બનાવવા માંગતા હો કે GTEM સેલ GHz ટ્રાંસવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક સેલ તેઓ તમને પ્લેન તરંગો અથવા ટીઈએમ તરંગોને ખૂબ ટૂંકા ક્ષેત્રમાં આપે છે જે તેમનો તદ્દન ઝોન છે તેથી આનો ઉપયોગ લેબની અંદર ટેસ્ટ માટે પણ થાય છે તેથી અન્યથા એનેકોઇક ચેમ્બર તેઓને એક અલગ બિલ્ડિંગ પર મૂકવામાં આવે છે અથવા તે માટે એક અલગ રૂમ જરૂરી છે જ્યારે કે આ યુસી લેબ ટેબલ પર છે તમારી પાસે જીટીઇએમ સેલ પણ હોઈ શકે છે તેથી આ પણ જો તમારી પાસે જગ્યાનો સંગ્રહ હોય તો તમે સરળતાથી આ સરળતાથી ધાતુની વસ્તુ કરી શકો છો મુખ્ય વસ્તુ એ છે કે ડિઝાઇન ખરેખર તે કેવી રીતે ટ્રાન્સમિશન લાઇન આધારિત ડિઝાઇન છે પરંતુ GHz વસ્તુ માઇક્રોવેવ વસ્તુઓ અહીં ચકાસી શકાય છે અંદર કેટલાક શોષક મૂકવામાં આવે છે કારણ કે બધી ડિઝાઇન વસ્તુઓ હોવા છતાં જો કોઈ ઉચ્ચ આવર્તનની વસ્તુઓ આવે છે અથવા નોન પ્લાનર તરંગ આવે છે તો તે શોષાય છે હવે આ એક ઉદાહરણ છે કે તમે એક કારનું ટેસ્ટ કરતા જોશો આ તે એક ભારતીય લેબમાંની એક છે જે તમારી પાસે આ આખી કાર હોઈ શકે છે જેથી તે પણ ફેરવી શકે અને ઘણા આધુનિક એનાકોઇક ચેમ્બર્સમાં પણ તમને પરિભ્રમણની જરૂર નથી ખરેખર સેન્સર્સ અહીં છે અને તેઓ સેન્સિંગ કરે છે તેથી પરિભ્રમણનો ઉપયોગ તે માહિતી આપવા માટે કરવામાં આવ્યો હતો કે તમે સેન્સરથી મેળવી શકો છો આ સેન્સર્સ ફરીથી કાઉન્સિલ છે જેથી કોઈ પ્રતિબિંબ વગેરે ત્યાંથી ન આવે તેથી તેઓ સંવેદના કરી રહ્યાં છે કે ક્યાંક કોઈ સ્રોત છે તેથી તમે કોઈ મિસાઇલની કેટલીક નાકની શંકુ અથવા કેટલાક પ્લેનનું ટેસ્ટ કરી રહ્યાં છો તે જોશો તેથી અહીં એક રોટર છે જેનો અર્થ છે એક સ્ટેન્ડ છે જે ફેરવી શકે છે તેથી આ વિવિધ વસ્તુઓનું ઉદાહરણ છે હવે આપણે આવીએ છીએ કે સામાન્ય રીતે આપણે પહેલેથી જ જોયું છે કે આ ચેમ્બર અથવા એન્ટેના રેન્જમાંની એક મેઝરમેન્ટ વસ્તુ એ છે કે આપણે કોઈ પેટર્ન માપવા માંગીએ છીએ તેથી પેટર્નના મેઝરમેન્ટ માટે આપણે જોયું છે કે ગોળાકાર સંકલન ભૂમિતિ આવશ્યક છે અને તમે મૂળભૂત રીતે તે 3 ડી પેટર્ન કરી શકો છો પરંતુ સામાન્ય રીતે આપણને પ્રિન્સીપલ પ્લેનના દાખલામાં રુચિ હોય છે તેથી આપણે કેટલાકને નિશ્ચિત બનાવીએ છીએ ચાલો આપણે કહીએ કે ફાઈ પછી ચાલીએ તે આ એલિવેશન પેટર્નનું ઉદાહરણ છે તેથી અહીં થીટાના વિવિધ મૂલ્યો માટે તમે આ પેટર્ન મેળવી શકો છો બીજો એક જો તમે કયા પ્રિન્સીપલ પ્લેન માં તમે રુચિ ધરાવો છો તેના આધારે જો તમે કોઈ થીટાને ઠીક કરો છો અને જો તમને તે ફાઈમાં બદલાય છે તો તમે જાણો છો કે આને પ્લેન કહેવાશે અઝીમુથ પ્લેન વિષુવવૃત્ત એક છે અથવા તમે અન્ય સ્થળોએ પણ હોઈ શકો છો તેથી આ ભૂમિતિ છે ખરેખર આપણે થિટાની અગાઉ ચર્ચા કરી છે હવે અહીં એક લાક્ષણિક એન્ટેના રેન્જ મેઝરમેન્ટ પ્રણાલી માટેનાં સાધન તમે જોશો કે તમારી પાસે ટેસ્ટ એન્ટેના છે ત્યારબાદ આ વસ્તુને ટેસ્ટ પોઝિશનર કહેવામાં આવે છે થીટા ફાઈ સાથે ફરવું એ કામ છે ખરેખર અંતર જાણીતું છે તેથી તે પહેલાંની ભૂમિતિમાં તમે જોશો કે આર નિશ્ચિત છે હવે ફક્ત વેરીએબલ થેટા અને ફી થવાની જરૂર છે તેથી થેટા ફીને સક્ષમ કરવા માટે પોઝિશનરની જરૂર છે તેથી પોઝિશનરને કેટલાક સર્વો મિકેનિઝમ દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેથી ત્યાં પોઝિશનર્સ છે જે કાં તો થીટા પ્લેનમાં ખસેડી શકાય છે અથવા ફાઈ પ્લેનમાં પણ ખસેડી શકાય છે આ તે ટેસ્ટ એન્ટેનામાંથી છે જે તમને રીસીવર મળી રહ્યું છે પછી સ્થિતિ નિયંત્રણ મેળવવામાં આવે છે તેથી ટેસ્ટ સૂચક જે પેટર્ન આપી રહ્યું છે તે અહીં રેકોર્ડ થઈ રહ્યું છે આપમેળે આ બાજુ સ્રોત એન્ટેના સોર્સ સિગ્નલ છે તેથી આ એક લાક્ષણિક સાધન છે હવે જેમ કે હું કહું છું આનો અર્થ એલિવેશન પોઝિશનર ઉપર અઝીમથ છે તેથી તે અહીં થીટા રોટેશનલ અક્ષને ફેરવી શકે છે આ ફાઈ રોટેશનલ અક્ષ છે તેથી આને એલિમિશન પોઝિશનર ઉપર એજીમથ કહેવામાં આવે છે અથવા જો આપણે એજીમથ ઉપર એલિવેશન ખસેડવું હોય જેનો અર્થ થાય કે પહેલા તમારી પાસે મૂવ એજીમથ છે પછી તે એલિવેશન પર જશે તેથી તમે આ પ્રકારની વસ્તુ જુઓ તેથી અહીં તમે જોઈ શકો છો કે ત્યાં ગિયર્સ વગેરે છે અને તે દ્વારા તે આ સ્થિતિસ્થાપક વસ્તુમાં આગળ વધી શકે છે તેથી આ આજકાલ ઉપલબ્ધ છે અથવા જો તમારે પૈસાની અછત હોય તો તમે પણ પોતાનું બનાવી શકો છો ખાસ કરીને એકેડમીમાં આપણે આ પ્રકારની વસ્તુઓ આપણા પોતાના દ્વારા બનાવીએ છીએ હવે પેટર્ન સિવાય તેથી પેટર્નથી આપણે જોઈશું કે વિશ્લેષણ તકનીકમાં પણ ખરેખર રસ શું છે આપણે જોયું છે કે રેડિયેશન પેટર્નથી આપણે 3D બીમની પહોળાઈ શોધવાનો પ્રયાસ કરીએ છીએ જો બે પ્રિન્સીપલ પ્લેનમાં હોય તો આપણે બનાવી શકીએ છીએ તેમાંથી બીમવિડ્થ મેળવીએ છીએ પરંતુ બીજી વાત એ છે કે બીજી એક રસપ્રદ બાબત એ છે કે અન્ય મહત્વપૂર્ણ પરિમાણો લાભ મેળવવામાં આવે છે એન્ટેના ગેઇનનો લાભ આપણે ફંક્શન થીટા ફાઈ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે પરંતુ મહત્તમ રેડિયેશન સામાન્ય રીતે આપણે તેને ગેઇન કહીએ છીએ તેથી ગેઇન મેઝરમેન્ટ માટે આપણે માની લઈએ છીએ કે આ એક માળખું છે અને તે પહેલાં ત્યાં વિવિધ લાભ માપવાના વિકલ્પો છે તેથી આપણે આનો ઉલ્લેખ કરીશું પરંતુ હવે આપણે જોઈશું કે રેન્જીંગ રેન્જ કેવી રીતે માપવામાં આવે છે આપણે ફ્રીસ ટ્રાન્સમિશન ઇક્વેશન જોયું છે હવે બે પ્રકારનાં ગેઇન મેઝરમેન્ટ છે એકને એબ્સોલ્યુટ ગેઈન કહેવામાં આવે છે એબ્સોલ્યુટ ગેઈન મેઝરમેન્ટ ત્યાં બીજી તકનીક પણ છે જેને ટ્રાન્સફર ગેઇન મેઝરમેન્ટ અથવા ગેઇન સરખામણી કહેવામાં આવે છે જેને ટ્રાન્સફર ગેઇન પણ કહેવામાં આવે છે હવે આપણે તેમના દ્વારા એકની ચર્ચા કરીશું કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે કે દરેકને તે કેવી રીતે કરવું તે જાણવું જોઈએ પ્રથમ એબ્સોલ્યુટ ગેઈન વિશે હું વાત કરીશ હવે એબ્સોલ્યુટ ગેઈન મેઝરમેન્ટ હવે એવા એન્ટેના છે કે જેની ગેઇન અજાણ છે તે તમે માપવા માંગો છો જો તમારી પાસે બે સરખા એન્ટેના છે તો આપણે બે એન્ટેના તકનીકી લઈએ છીએ તેથી આ તકનીકમાં આપણે ધારીએ છીએ કે ધ્રુવીકરણ મેચ થાય છે તેનો અર્થ એ કે ફરીથી આ રેખાકૃતિનો ઉલ્લેખ કરવો કે ધ્રુવીકરણ મેચ થાય છે અને મહત્તમ દિશા નિર્દેશન ટ્રાન્સમિશન અને રેડિયેશન તેઓ સાથે ગોઠવાયેલ છે તેથી તે સમયે આપણે જોયું છે કે ફ્રીસ ટ્રાન્સમિશન સમીકરણથી આખરે એ રાખે છે કે Pr દ્વારા રીસીવ્ડ પાવર દ્વારા રીસીવ્ડ એન્ટેના દ્વારા ટ્રાન્સમીટેડ પાવર તેથી તેઓ આ સંબંધ ધરાવે છે 4 pi R હોલ સ્ક્વેર Got Gor તેથી જ્યાં આ મેક્સીમમ ગેઈન છે તેથી આ બધું ગોઠવાયેલ છે હવે આ ટ્રાન્સમિટિંગ ગેઇન ટ્રાન્સમિટિંગ એન્ટેના ગેઇન છે આ એન્ટેના ગેઇન રીસીવ્ડ થાય છે હવે આ સમીકરણ જો આપણે dB માં કન્વર્ટ કરીએ છીએ કારણ કે ગેઇન્સ વગેરે સામાન્ય રીતે dB માં રૂપાંતરિત થાય છે તેથી Got dB વત્તા Got dB બરાબર 20log10 4 pi R બાય લેમ્બડા વત્તા 10log10 Pr બાય Pt હવે જો બે સરખા એન્ટેનાનો અર્થ છે કે મારો Got અને Gor સમાન છે તેથી મારી પાસે Got dB હશે Got dB બરાબર આ 20log10 ની અડધી બરાબર છે 4 pi R વત્તા 10 log10 Pr બાય Pt તેથી આ પદ્ધતિમાં તમે જુઓ છો કે માપીને હું સરળતાથી લાભ મેળવી શકું છું મારે એક માપવાની જરૂરિયાતવાળી વસ્તુઓ શું છે તે R છે બંને વચ્ચે શું અંતર છે પછી લેમ્બડા શું છે તેનો અર્થ એ કે તરંગલંબાઇ શું છે અથવા આવર્તન શું છે અને આ ગુણોત્તર Pr બાય Pt જેથી આ કરી શકાય તેનો અર્થ એ કે અહીં આવશ્યકતા એ છે કે અન નોન અજ્ઞાતunknownએન્ટેના સમાન જોડીમાં ઉપલબ્ધ હોવા જોઈએ હવે જો તે ત્યાં નથી તો પછી અમારી પાસે ત્રણ એન્ટેના પદ્ધતિઓ છે તો તેનો અર્થ એ કે માની લો કે એ એ એન્ટેના છે જે અજાણ છે મારે વધુ બે એન્ટેના લેવાની જરૂર છે તેમનું નામ 'b' અને બીજું નામ 'c' છે હવે મારે પણ ગેઈન જાણવાની જરૂર નથી 'b' અને c' પરંતુ મને ત્રણ એન્ટેનાની જરૂર છે તેથી ખરેખર ત્રણ મેઝરમેન્ટ કરવાની જરૂર છે તે જ માપ છે જે આપણે 'ab' માટે કર્યું છે તે પહેલાં હું 'ab' ની જોડી બનાવીશ એનો અર્થ એ કે 'a' ટ્રાન્સમિટ કરે છે અને 'b' રીસીવ્ડ થાય છે તેથી જે સમીકરણ હું લખી શકું તે છે Ga એ ગેઈન છે 'a' antenna પ્લસ Gb dB બરાબર 20log10 4 pi R બાય લેમ્બ્ડા પ્લસ 10log10 Prb બાય Pra પછી હું 'ac' જોડી બનાવીશ આ પ્રાપ્ત થાય છે તેથી હું Ga dB પ્લસ Gc dB બરાબર છે 20log10 4 pi R બાય લેમ્બ્ડા પ્લસ 10log10 Prc by Pra અને પછી હું 'bc' જોડી બનાવીશ તો Gb dB પ્લસ Gc dB છે 20 log10 4 pi R બાય લેબ્મડા પ્લસ 10log10 Prc બાય Prb હવે તમે આર લેમ્બડા અને આ ત્રણ રેશિયો Prb Pra Prc Pra અને Prc Prb ને માપો તમે જોશો કે જો હું એવું કરું છું કે આ બધું ત્રણ અન નોન અજ્ઞાતunknownમાં ત્રણ સમીકરણો છે તેથી આ ઉકેલી શકાય છે તેથી તમે બધા Ga Gb Gc મેળવી શકો છો જેથી એક અન નોન અજ્ઞાતunknownએન્ટેના વસ્તુ ફક્ત તમારે આ પાવર રેશિયો મેઝરમેન્ટ અને ક્ષમતા હોવી જ જોઇએ તે પછી તમે કરી શકો છો હવે હું બીજી વધુ લોકપ્રિય પદ્ધતિ પર આવ્યો છું જેને એન્ટેના મેઝરમેન્ટની ગેઇન ટ્રાન્સફર પદ્ધતિ અથવા ગેઇન કમ્પેરીઝન કહેવામાં આવે છે ખરેખર આ માટે ફક્ત એક અન નોન અજ્ઞાતunknownએન્ટેનાની જરૂર છે કોઈપણ એન્ટેના ગેઇનને માપી શકાય છે ફક્ત તમારે જાણીતા ગેઇન એન્ટેનાની જરૂર છે તેથી ખરેખર સ્ટાનડરડ એન્ટેના હોય છે ખાસ કરીને ધોરણ એન્ટેના સામાન્ય રીતે બે પ્રકારના બનેલા હોય છે એક કાં તો ડાપોલ છે અર્ધ તરંગલંબન દ્વિભાજક છે તે 2 1 dB છે અથવા હોર્ન એન્ટેના તમે જોયું છે કે કોઈપણ જરૂરી લાભ મળી શકે છે તેથી હોર્નનું પરિમાણ માપવાનું તમે હંમેશાં શોધી શકો છો જેથી આ મુખ્યત્વે સ્ટાન્ડરડ એન્ટેના છે તેથી આને માપવા માટે તમારી પાસે સ્ટાન્ડરડ એન્ટેના હોવું જરૂરી છે તેથી તે શું કરવામાં આવે છે તે એક ખૂબ જ સરળ પ્રયોગ છે તેથી સ્ટાન્ડરડ એન્ટેના જરૂરી છે તેથી તમે જાણો છો કે તે સારું છે તે ચાલો આપણે કહીએ કે Gs એ સ્ટાન્ડરડ એન્ટેનાનો ગેઈન છે હવે અહીં એન્ટેના અન નોન અજ્ઞાતunknownએન્ટેનાને હું ટેસ્ટ એન્ટેના કહી બોલાવી રહ્યો છું અને તે ગેઈન છે આપણે G ટેસ્ટ કહીએ તેથી તમે અહીં ફક્ત બે મેઝરમેન્ટ કરવા માટે જરૂરી છે તમારે આની જરૂર નથી કારણ કે અહીં તમે પહેલાનાં કિસ્સાઓમાં જુઓ છો કે તમારે R લેમ્બડા અને આ રેશિયો અહીં માત્ર બે માપવા જ જોઈએ એક છે કે તમારી પાસે ખરેખર તે જ વસ્તુનાં સાધનો છે જે ખૂબ જ રીસીવ્ડ થતાં ટ્રાન્સમિટિંગ એન્ટેના ધરાવે છે હવે રીસીવિંગ એન્ટેનામાં પ્રથમ તમે અહીં મૂકો તેથી પ્રથમ માપ સમયે તમે એન્ટેના રીસીવ્ડ કરનાર તરીકે ટેસ્ટ એન્ટેના મૂકશો ત્યાં એક ટ્રાન્સમિટિંગ એન્ટેના હોવો જોઈએ તમારે તે સ્પર્શ કરવો જોઈએ નહીં કે ત્યાં એવી વ્યવસ્થા છે કે તે બધી વસ્તુઓનું અંતર છે હવે અહીં તમે રીસીવ્ડ પાવર ને માપવા માટે ખરેખર જો તમારી પાસે વીજળી મીટર ન હોય તો પણ તમે ફક્ત રીસીવ્ડ એન્ટેનામાંથી પાવર લો અને તેને VSWR મીટર દ્વારા પણ માપશો ખરેખર તમે તેમાં VSWR મીટરનો ઉપયોગ કરી શકો છો અને તે કનેક્ટેડ છે મેચ લોડ સાથે જેથી ત્યાંથી કોઈ પ્રતિબિંબ ન આવે તેથી ત્યાં તમે ખરેખર કંઈક મૂક્યાને બદલે જો તમારી પાસે પાવર મીટર હોય તો તમે ઉપયોગ કરી શકો છો નહીં તો તમે VSWR મીટર પણ મૂકી શકો છો અને નોંધ કરી શકો છો કે તે વસ્તુ ક્યાં આપી રહી છે તેથી રીસીવ્ડ પાવરને માપવા દો હું તેને મેચિંગ લોડમાં Ptest કહી શકું હવે કંઇપણ બદલવું જોઈએ નહીં ફક્ત ટેસ્ટ એન્ટેના બદલો અને તેને સ્ટાનડરડ એન્ટેનાથી બદલો તેથી રીસીવર તરીકે સ્ટાનડરડ એન્ટેના પછી તમે ફરીથી તે જ વસ્તુને માપશો તેથી P હું કહી રહ્યો છું Ps હવે તમે જુઓ છો કે તે બે સમીકરણો શું છે તેથી હું Gt dB પ્લસ Gtest dB છે 20log10 4 pi R બાય લેમ્બ્ડા પ્લસ 10log10 Ptest બાય Pt અને Gt dB પ્લસ Gs dB છે 20log10 4 pi R બાય લેમ્બ્ડા પ્લસ 10log10 Ps બાય Pt તેથી તમે હમણાં જ આ સમીકરણને બાદ કરો કે જે તમે મેળવો છો તે Gtest dB છે Gs dB પ્લસ 10log10 Ptest બાય Ps જે બધું છે તેથી બધું જ જાણો તેથી તમે અન નોન અજ્ઞાતunknownવસ્તુ શોધી શકો છો જેથી આ ગેઇન ટ્રાન્સફર પદ્ધતિ છે તેથી મને લાગે છે કે તમે બધા ગેઇનને માપવામાં સમર્થ હશો ફરીથી નિર્દેશનની આગળ તમે હંમેશાં માપી શકો છો તેથી આગળ ડાયરેક્ટિવિટીનું મેઝરમેન્ટ છે કારણ કે ગેઇન મેઝરમેન્ટ ડાયરેક્ટિવિટીને પણ માપવાની જરૂર છે તેથી નિર્દેશનતા તમે જાણો છો કે આશરે ડાયરેક્ટિવિટી આપણે શું કરી શકીએ છીએ તે તમે બે આચાર્ય લઈ શકો છો જો પ્રિન્સિપલ ઇ પ્લેન અને પ્રિન્સિપલ એચ પ્લેન પેટર્ન અને આ પેટર્નથી તમે સરળતાથી શોધી શકો છો હું બીમવિડ્થ 3 dBE લખીશ ચાલો આપણે કહીએ કે તે રેડિયનમાં છે તે જ રીતે હું રેડિયનમાં બીમવિડ્થ 3 3dBH શોધી શકું છું હવે તમે હંમેશાં કહી શકો છો કે બીમ સોલિડ એન્ગલ તેનો અર્થ એ છે કે બીમ મુખ્ય બીમ જે કંઈ નથી પરંતુ તે સામાન્ય રીતે એન્ટેના કહેવામાં આવે છે તેથી આ બંનેનું ઉત્પાદન છે હોર્ન માટે આપણે આનો ઉપયોગ રેડિયનમાં કર્યો છે તેથી ડાયરેક્ટિવિટી એટલે શું 4 pi બાય sigma A તેથી તમે સરળતાથી શોધી શકો છો હવે જો રેડિયનને બદલે તમારી પાસે ડિગ્રી હોય તો આ તમે સરળતાથી તે વસ્તુને રૂપાંતરિત કરી શકો છો હવે હવે પછી હું આ જાણું છું પછી કોઈપણ એન્ટેનાની ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ રેડિયેશન એફીસીયન્સી છે મને લાગે છે કે આપણા દેશમાં લોકો આ વિશે ખૂબ અજાણ છે અને આ લોકોન કેવી રીતે માપવું તે જાણતા નથી તેથી હું આ કહીશ કે રેડિયેશન એફીસીયન્સી શું છે તે આપણે પહેલાથી જ વ્યાખ્યાયિત કરી છે હવે આ દિશા નિર્દેશન દ્વારા મેળવવા સિવાય બીજું કશું નથી જ્યાં મહત્તમ રેડિયેશનની દિશામાં હોય તેથી આપણે જાણીએ છીએ કે ગેઇનને કેવી રીતે માપવું તે આપણે જાણીએ છીએ કે કેવી રીતે દિશા નિર્દેશોને માપવી જેથી આપણે તે શોધી શકીએ પણ આપણે આ જોયું છે મૂળભૂત પરિમાણોની ચર્ચા કરતી વખતે કે એન્ટેના રેડિયેશન રેઝિસ્ટન્સ અને એન્ટેના લોસ રેઝિસ્ટન્સ તેઓ સરળ એન્ટેના માટે તેઓ કોમ્પ્લેક્ષ જટિલcomplex વસ્તુઓમાં શ્રેણીમાં આવે છે જે તેઓ નથી તેથી ત્યાં તમે તે કોમ્પ્લેક્ષ જટિલcomplex કેસોમાં માપી શકો છો અન્યથા આ રેડિયેશન એફીસીયન્સી પણ જો તમને રેડિયેશન રેઝિસ્ટન્સ ખબર હોય તો તે સમય પણ આપણે આ Rr મેળવ્યા છે કે આ RL પ્લસ Rr હવે પ્રશ્ન એ છે કે આ RL ને માપવા એ ઘણા કેસોમાં એટલું સરળ કામ નથી ખાસ કરીને દ્વિધ્રુવી વગેરે માટે વિશ્લેષણાત્મક રીતે લોકોને એવું જાણવા મળ્યું છે કે સારી વસ્તુઓને સેવા આપે છે પરંતુ અન્યથા જો તમે તે માપવા માંગતા હોવ તો ખાસ કરીને આજકાલ પ્લાનર એન્ટેના સાથે એક તકનીક છે જે આ RL શોધવી મુશ્કેલ છે કારણ કે પ્લાનર એન્ટેના તેમની પાસે ડાઇલેક્ટ્રિક તેમજ વાહક છે તેથી ત્યાં તે RL મોડેલ કેવી રીતે બનાવવું તેથી સરળ એન્ટેના માટે એક પદ્ધતિ ખરેખર બધા સિમ્યુલેશન સોફ્ટવેર આજકાલ આ રેડિયેશન એફિસિયન્સી તમે શોધી શકો છો તે એક વાત છે ખરેખર હું જોઈ શકું છું કે વિવિધ પરિષદોમાં લોકો કાગળ રજૂ કરે છે પરંતુ તેઓ જાણતા નથી કે આ માપ હોઈ શકે છે પરંતુ આ વાસ્તવિક પુરાવો છે કે રેડિયેશન એફિસિયન્સી એ પુરાવા છે કે કેમ કે એન્ટેના રેડિએટ થઈ રહ્યા છે રેડિયેશન પેટર્ન પણ નહીં ગેઇન પણ નહીં પણ તે કંઈક અવકાશીય ગેઈન મેળવી શકે છે પરંતુ હવે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર પદ્ધતિ કહીશ જે આ પ્લાનર એન્ટેના માટે વ્હીલર દ્વારા સૂચવવામાં આવી હતી નાના એન્ટેના તે એક અનુકૂળ પદ્ધતિ છે પરંતુ ખૂબ ઉપયોગી પદ્ધતિ જેને વ્હીલર કેપ પદ્ધતિ કહેવામાં આવે છે અન્ય તરકીબો પણ છે કેટલીક વેવગાઇડ તકનીકો વગેરે હું તે રીતે જઈ રહ્યો નથી તેથી વિચાર એ છે કે આ RL એ કરન્ટ્સનું ફન્કશન છે જે એન્ટેના પર જનરેટ ઉત્સર્જિતgeneret થાય છે ડાઇલેક્ટ્રિક અથવા કન્ડક્ટરમાં પ્રવાહો છે જે એન્ટેનાની રેડિએટિંગ સપાટી પર ફેલાય છે જે પ્રવાહો છે તે પેદા થઈ રહ્યા છે નુકસાનકારક વસ્તુ છે હવે વ્હીલરે સૂચવ્યું કે નાના એન્ટેના માની લો કે મારી પાસે એન્ટેના છે હવે તમે એન્ટેના ઉપર મેટાલિક કવચ લગાડો તેણે તેને કેપ કહ્યું કારણ કે જો તમારી પાસે પ્લાનર સ્ટ્રક્ચર હોય તો તે કેપ ગોળાકાર ગોળાર્ધની જેવું કંઈક હશે તમે તેના પર એક કેપ લગાવી કે જેથી શું થશે રેડિયેશન બંધ થઈ જશે પરંતુ તેની ધારણા છે કે નુકસાન તે જ રહેશે હવે જે માની રહ્યું છે કે આ પૂરતું મોટું છે તે ધાતુ છે કે એન્ટેના કરંટ અને આ ધાતુની વચ્ચે કોઈ ક્રિયાપ્રતિક્રિયા નથી જે ધારણા છે હવે તે ખરેખર સાચું નથી પણ નાના એન્ટેના માટે તમે લોકોને એ જાણ્યું હશે કે તે એક ટકાની ભૂલ પણ નથી તેથી શું કહે છે કે હવે તમે તે માપશો તેનો અર્થ છે કે તમે આ ધાતુની કેપ સાથે એકવાર રેડિયેશન ઇનપુટ ઈમ્પીડંસ અવબાધ impedance રેડિયેશનના ભાગને માપી લો તેથી જ્યારે તે મેટલ કેપ સાથે હોય ત્યારે તમને રેડિયેશન મળી રહે છે આ ઇનપુટ અવરોધ સંપૂર્ણપણે RL નો સમાવેશ કરે છે અને જ્યારે તમે આ ધાતુને કાઢી રહ્યા હો અને ફરી તેનું માપ કાઢશો ત્યારે તમને તે બંને રેડિયેશન રેઝિસ્ટન્સ તેમજ નુકસાન હોવાનું જણાય છે તેથી તમે લોસ છે તે વિચાર કરી શકો છો તેથી હવે હું તમને જણાવીશ કે મૂળ વ્હીલરે ભલામણ કરી છે કે આ ગોળાર્ધની ત્રિજ્યા જે લેમ્બડા બાય 2 pi હવે પછી લોકો આને વ્હીલર કેપ કહે છે તેથી પાછળથી લોકોએ પણ આ વસ્તુમાં ફેરફાર કર્યા છે પરંતુ હું આ પદ્ધતિનો દાખલો આપવાનો પ્રયત્ન કરીશ તેથી શું થાય છે કે તમે ત્યાં કોઈ પણ એન્ટેના જોશો ત્યાં ફીડ છે પછી તે પછી આપણે માની લઈએ છીએ કે ત્યાં કોઈ લોસ રેઝિસ્ટન્સ નુકસાન પ્રતિકાર loss resistance છે આ એન્ટેના અહીંથી ફીડ લાઇન એન્ટેના પછી શરૂ થઈ છે શરૂ કર્યું તેથી એન્ટેના મોડેલ શું છે તે એક પડઘો આપનારું માળખું છે તેથી તેમાં LCR છે અને આ લોસ રેઝિસ્ટન્સ નુકસાન પ્રતિકાર loss resistance ની લોસ છે તેથી આ R બંને રેડિયેશન રેઝિસ્ટન્સ તેમજ લોસ રેઝિસ્ટન્સ નો સમાવેશ કરે છે હવે માપો તે શું છે જે રિટર્ન લોસ છે જેથી તમે તમને કેપ સાથે જોશો અને તમને આવું કંઇક મળશે અને આ કેપ વિના તેથી અહીંથી તમે શોધી શકો છો કે કેપ વિના શું નુકસાન છે જે Lr પર છે અને તમે જુઓ છો કે નોન રેઝોનન્ટ બિંદુએ ખરેખર એન્ટેના રેડિયેટીંગ નથી તેથી આ ખરેખર લોસિસ રેઝિસ્ટન્ટ છે અહીં તમે સ્પષ્ટપણે જુઓ કે આ બંને ફ્રીક્વન્સીઝ સ્થાનાંતરિત થઈ રહી છે પરંતુ તે વસ્તુ બદલી શકતું નથી તેથી આ રેખાકૃતિ અને આ Lr ના માપમાંથી આ માપમાંથી શું કરવામાં આવી રહ્યું છે તેથી તેનો અર્થ એ કે હવે તે જાણે છે કે Lr શું છે Lr દૂર અર્થ એ છે કે ફક્ત લોસને લીધે અને Lr એનો અર્થ એ કે આ કેપ વિનાની છે જેનો અર્થ વિકિરણ પ્રતિકાર છે તેથી શું શોધી રહ્યું છે કે આપણે હંમેશાં સર્કિટમાં બતાવેલ Rs શું છે તે લખી શકીએ છીએ તેનો અર્થ એ છે કે ઇનપુટ અવરોધનો કુલ પ્રતિકારક ભાગ જે હંમેશા Zc 1 વત્તા 1 માઇનસ ρres દ્વારા લખી શકાય છે જ્યાં Zc એ ફીડ લાઇનનો લાક્ષણિકતા અવરોધ છે ફીડિંગ સ્ટ્રક્ચર્સ ટ્રાન્સમિશન લાઇન આ છેડેથી છે આનું મૂલ્ય શું છે કારણ કે ખરેખર આપણે Lr ને માપ્યું છે તેથી આ પ્રતિબિંબ ગુણાંકના પરિમાણ ભાગનો શું સંબંધ છે આ તમે આસાનીથી શોધી શકો છો કે આ Lr માઈનસ Lr બાય 20 તેથી Rs એ તે છે જે શ્રેણીના પડઘો સર્કિટના Rs પ્રતિકાર છે તમે પહેલેથી જ બતાવ્યું છે કે ઓહમા ફીડ લાઇનની Zc લાક્ષણિકતા ઈમ્પીડંસ અવબાધ impedance રેઝનન્ટ સર્કિટના વોલ્ટેજ પ્રતિબિંબ ગુણાંક ડાયમેન્શનલેસ એલઆર રેઝનન્ટ ફ્રીક્વન્સી પર રીઝન રીટર્ન લોસ રેઝનન્ટ ફ્રીક્વન્સી પર રીટર્ન લોસ તેથી જ તેને Lr res કહેવામાં આવે છે અને એલઆર રેઝનન્સથી ખૂબ જ રીટર્ન લોસ તેનો અર્થ એ કે પડઘોથી દૂર કોઈ રેડિયેશન રેઝિસ્ટન્સ નથી તેથી તે મૂળભૂત રીતે dBમાં પડઘો દૂર હોવાના નુકસાનને કારણે છે તેથી હવે રેડિયેશન એફીસીયન્સી ηr શું હશે અથવા તે છે કે તમે તે સરળતાથી મેળવી શકો છો માઇનસ Ls બાય 10 Rs2 તેથી મને બે Rs હોવાને કારણે બે Rs2 મળ્યાં છે તેથી Rs2 માઈનસ Rs1 બાય Rs2 આ રૂ હું બે પ્રયોગો કરું છું એક કેપ વગરની તેથી Rs2 કેપ વિના છે અને Rs1 કેપ સાથે છે તેથી અને ખરેખર તમે કહી શકો છો કે જ્યારે ફક્ત Ls હાજર હોય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે Ls is equal to Lr far બાય 2 કારણ કે તે સમય ફક્ત Lr જ છે તેથી વોલ્ટેજનો અડધો ભાગ Ls ભાગમાં થશે તેથી આ વ્હીલર કેપ થિંગ છે તેથી આ દ્વારા તમે રેડિયેશન એફીસીયન્સી શોધી શકો છો અને ત્યાં એક બીજી વસ્તુ છે જે હું કહેવા માંગું છું તે અવરોધ મેઝરમેન્ટ છે તેથી હું હમણાં જ વિચારીશ કે તમારા બધા પહેલાનાં વર્ગોમાં પણ છે મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સમાં આપણે કહ્યું છે કે એન્ટેનાના અવરોધને કેવી રીતે માપવા તે દ્વારા VSWR કેવી રીતે માપવું આ અંતિમ વસ્તુ ઈમ્પીડંસ અવબાધ impedance માપ છે ફરીથી હું તેનો ઉલ્લેખ કરું છું કે મારી પાસે જનરેટર છે આ આકૃતિ આપણે પહેલાં જોઇ છે તે પછી અમારી પાસે એક ટ્રાન્સમિશન લાઇન છે જે જઈ રહી છે અને પછી ત્યાં એક 'એ' છે જે એન્ટેનાથી જોડાયેલું છે જે આપણું 'ab' પોઇન્ટ હતું અને આ આપણું એન્ટેના છે તેથી અહીંથી જે અવરોધ જોવા મળે છે તે આ ટ્રાન્સમિશન લાઇન છે આ મારે ટ્રાન્સમિશન લાઇન કહેવું જોઈએ તેથી અહીં એક રીફ્લેશન કોએફીસિયન્ટ હશે અને મને કહેવા દો કે Pincident એ અહીં જવાની પાવર છે અને દેખીતી રીતે આ એન્ટેના તેટલું જ લોડ હશે તેથી દેખીતી રીતે એન્ટેના પર પ્રતિક્રિયાત્મક ભાગ છે તેના આધારે તેથી લાક્ષણિક અવરોધ એ ટ્રાન્સમિશન લાઇન માટે એક વાસ્તવિક વસ્તુ છે તેથી ત્યાં એક પ્રતિબિંબ હશે જે આ પ્રીફ્લેક્ટેડ છે જેથી તે બધુ જ છે તેથી હું હંમેશાં Preflected બાય Pincident લખી શકું છું આ વોલ્ટેજ રિફ્લેક્શન કોએફીસિયન્ટ છે તેથી આ Zantenna માઈનસ Zc સ્ક્વેર બરાબર છે આ બધા જાણીતા અભિવ્યક્તિઓ ફક્ત આને છીનવી લેવા માટે છે અને આ હંમેશાં VSWR માઈનસ 1 બાય VSWR પ્લસ 1 હોલ સ્ક્વેર આ તમે બધા જાણો છો તેથી મૂળભૂત રીતે તમે હંમેશાં શોધી શકશો કે આ ટ્રાન્સમિશન લાઇન તકનીકોમાંથી VSWR શું છે અને છેવટે આપણે તે જાણવા માંગીએ છીએ કે આ તે પરિમાણ છે જે આપણને મળી રહ્યું છે પરંતુ રીફ્લેક્શન કો એફિસિયન્ટ શોધવા માટે મારે મેગ્નીટ્યુડ ઉપરાંત રીફ્લેક્શન કો એફિસિયન્ટ નો એક તબક્કો પણ હોવો જોઈએ તેથી આ એન્ટેનામાં વોલ્ટેજ રીફ્લેક્શન કો એફિસિયન્ટ છે ટર્મિનલ હવે VSWR એ એન્ટેના ટર્મિનલ પર ઇનપુટ દ્વારા હવે સામાન્ય રીતે તમે જોશો કે જો VSWR ને જાણું છું તો હું એન્ટેના શોધી શકું છું કારણ કે Zc જાણીએ છીએ તેથી ઈમ્પીડંસ અવબાધ impedance મેઝરમેન્ટનો અર્થ છે કે મારે મારે VSWR ને માપવું પડશે પરંતુ VSWR મેઝરમેન્ટ મને અવરોધનો વાસ્તવિક ભાગ જ આપશે તે કોમ્પ્લેક્ષ જટિલcomplex ભાગ માટે મારે પણ આ તબક્કાને માપવા જોઈએ તેથી હવે હું તમને કહીશ કે કેવી રીતે એક પછી એક તમે કરી શકો છો તેથી પ્રથમ પગલું એ છે કે તમે VSWR નું મેઝરમેન્ટ કરો છો કે જે તમે જાણો છો કે તમે એન્ટેના ટર્મિનલ પર તમે માપેલા કોઈ વસ્તુ અને VSWR ને જોડી શકો છો પછી ત્યાંથી તમે આ સૂત્ર દ્વારા પ્રતિબિંબ ગુણાંકની તીવ્રતા નક્કી કરો છો પછી તમે tau નો તબક્કો નક્કી કરો છો કે તમે કેવી રીતે tau નહીં એક તબક્કો કેવી રીતે કરશો કેવી રીતે તેથી તે માટે તમે ટ્રાન્સમિશન લાઇનમાં હવે તમે જુઓ છો કે આગામી વોલ્ટેજ મેક્સિમા અથવા મિનિમા ક્યાં છે સામાન્ય રીતે આપણે જાણીતા કારણોસર મિનિમાને પસંદ કરીએ છીએ જે અગાઉના NPTEL લેક્ચરમાં મેં પહેલાથી સમજાવી છે તેથી તમે નજીકના મિનિમાને માપશો હવે જો તે ખૂબ નાનું છે તો પછી તમે નજીકના મિનિમાના કેટલાક અભિન્ન મલ્ટીપલ લો અને તેથી આપણે કહી શકીએ કે તે અંતર એન્ટેના ટર્મિનલથી મિનિમાનું અંતર xn છે તેથી પછી આપણે જાણીએ છીએ કે આ ગામા 2 βxn પ્લસ માઈનસ 2n પ્લસ 1 pi હશે જ્યાં અહીં હું માનું છું કે nth મીનિમા હું શોધી રહ્યો છું તેથી આ 4 pi બાય λg xn પ્લસ માઈનસ 2n માઈનસ 1 pi અને જ્યાં n એ 1 2 3 વગેરે બરાબર છે આપણે જે મૂલ્ય મેળવીએ છીએ તેથી હવે તમે મળી ગયા છે આ તેનો અર્થ એ કે તમે મૂળભૂત રીતે આ મેળવ્યું છે તમે જાણો છો કે તમે આ કોમ્પ્લેક્ષ ક્વાન્ટીટી ટર્મ ને સંપૂર્ણપણે જાણો છો તેથી ઈમ્પીડંસ અવબાધ impedance કેવી રીતે શોધવું તેથી આગળનું પગલું એંટેનાનો ઇનપુટ ઈમ્પીડંસ છે જે અગાઉ તમે ઘણી વાર Za બોલાવતા હો હવે હું Zantenna એ Zc 1 પ્લસ tau by 1 માઈનસ tau કહી રહ્યો છું તેથી તે Zc 1 પ્લસ tau તે મેગ્નીટ્યુડ e ની ઘાત j ગામા બાય 1 માઈનસ tau mature e ની ઘાત j gamma તેથી તમને એન્ટેના ઈમ્પીડંસ અવબાધ impedance મળશે તેથી આ મુખ્ય પરિમાણો છે જેને આપણે માપીએ છીએ તેથી કોઈપણ આપેલ એન્ટેનાથી માપી શકે છે તે શું અવરોધ છે તે શું છે તે શું છે તે ડાયરેક્ટિવિટી છે તે શું છે તે રેડિયેશન એફીસીયન્સી છે અને તે શું છે તે 3 dB બીમની પહોળાઈ શું છે તેથી મને લાગે છે કે આ સાથે તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ જ્ જ્ઞાન સાથે તમે હવે જાણીતા એન્ટેના અજ્ઞાત એન્ટેનાનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી શકો છો અને પછી તમે વિવિધ એન્ટેનાનું સંશ્લેષણ પણ કરી શકો છો પણ તમે વિવિધ એન્ટેનાની આશાને માપી શકો છો કે જ્યારે પણ તમારા વ્યાવસાયિક જીવનમાં એન્ટેના આવે ત્યારે આ જ્ જ્ઞાન તમને મદદ કરશે તમે તેને ડરશો નહીં તેના બદલે તમે એન્ટેનાને ક્યાં તો વિશ્લેષણ સિન્થેસિસ મેઝરમેન્ટ વગેરે શોધવાનું પસંદ કરશો